તેથી આ સાથે આપણે એન્જીનિયર્સ માટે ડેટા સાયન્સના કોર્સના અંતમાં આવીએ છીએ હું કોર્સનો ઝડપી સારાંશ કરવા જઇ રહ્યો છું હું આશા રાખું છું કે તમને બધાને વિડિઓ તરફ ધ્યાન આપતા લાભકારક સમય મળ્યો અને ડેટા સાયન્સ ના રસપ્રદ વિચારો શીખવા મળ્યા સારાંશમાં આપણે આ કોર્સને નીચેના મોડ્યુલોમાં વિભાજીત કરી નાખ્યો છે આપણે ડેટા સાયન્સ સમસ્યાઓ હલ કરવા માટેના પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ તરીકે આર પ્રોગ્રામિંગથી પ્રારંભ કર્યો તેથી અમારી પાસે આર પ્રોગ્રામિંગના મહત્વપૂર્ણ ખ્યાલોને સમજાવતા લેકચરોનો સમૂહ હતો જે ડેટા સાયન્સના દૃષ્ટિકોણથી ઉપયોગી છે આપણે તેનું અનુસરણ રેખીય બીજગણિત અને આંકડા અને મશીન લર્નિંગ માટે ઉપયોગી એવા તેના મૂળભૂત વિચારો પર લેકચર સાથે કર્યું છે ત્યારબાદ આપણે ઓપ્ટિમાઇઝેશન અને ઓપ્ટિમાઇઝેશન અલ્ગોરિધમ્સનો વિચાર રજૂ કર્યો કે જે મશીન લર્નિંગ અલ્ગોરિધમને સમજવા માટે અને આપણે અમુક મશીન લર્નિંગ અલ્ગોરિધમ વગેરે ચલાવતા હોઈએ ત્યારે આપણને કેમ અમુક પરિણામો મળે છે તે સમજવા માટે ઉપયોગી છે તે પછી આપણે ડેટા ફ્રેમવર્ક સમસ્યાઓ હલ કરવા માટેનું માળખું વર્ણવ્યું આ એક માળખું છે જેનો ઉપયોગ તમે વર્ક ફેશનમાં મોટી ડેટા સાયન્સ સમસ્યાઓને નાના પેટા સમસ્યાઓમાં કલ્પનાત્મક રૂપે વિભાજીત કરી શકો છો તે પછી આપણે રીગ્રેસન એનાલિસિસનું વર્ણન કરવા તરફ આગળ વધ્યાં જ્યાં આપણે યુનિવેરિયેટ અને મલ્ટિવેરિયેટ સમસ્યાઓ માટેની તકનીકોનું વર્ણન કર્યું અહીં આપણે મોડેલ ની સારીતાને ઓળખવા માટે યોગ્ય મોડેલો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું પછી આપણે વર્ગીકરણ તકનીકીઓ લોજિસ્ટિક્સ રીગ્રેસન અને કેએનએન તરફ જોયું અને પછી આપણે ક્લસ્ટરિંગ તકનીકો પણ વર્ણવી જેમ કે મીન્સ ક્લસ્ટરિંગ અને આ કોર્સના ભાગ રૂપે તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે કેસ સ્ટડી છે જે વેબસાઇટ પર ઉપલબ્ધ હશે હવે આ તમે આ કોર્સ કર્યો છે અને આશા છે કે તમે આ કોર્સમાંથી પૂરતું શીખ્યા છો આના પછીનું લોજિકલ પગલું શું છે જો તમે આ કોર્સથી ઉત્સાહિત છો અને આ કોર્સ કર્યા પછી ડેટા સાયન્સ વિશે વધુ જાણવા માંગતા હો તો હું કહીશ કે પહેલા આ કોર્સમાં મેં જે શીખવ્યું છે તે વિચારો પર વધુ પ્રેક્ટિસ કરવાની છે તેથી તમે અન્ય સમસ્યાઓ અને અન્ય પ્રેક્ટિસ ઉદાહરણો અને મુદ્દાઓ માટેની એકસરસાઈઝ કરી શકો છો જે આપણે આ કોર્સમાં પહેલેથી જ શીખવ્યું છે તેથી તે કરવું એ પ્રથમ વસ્તુ છે એકવાર તમે તે કરી લો ને આ કોર્સમાં વર્ણવેલ ડેટા સાયન્સ સમસ્યાઓ તેના કરતાં સરળ છે તેથી તમે તે જોવાનું મન થાય કે લોકો કેવી રીતે વધુ શામેલ ડેટા સાયન્સ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને શું તમે તેમને નાની સમસ્યાઓમાં વિભાજીત માટે ફ્રેમવર્કનો ઉપયોગ કરી શકો છો અને પછી તમે આ સમસ્યાઓ વિશે વધુ શીખી શકો છો કે કેમ તે જુઓ હવે મેં કહ્યું તેમ પહેલાં આપણે નવા શીખનાર માટે આ કોર્સમાં માત્ર ખૂબ ઓછી મશીન લર્નિંગ તકનીકો શીખવીએ છીએ જો કે ત્યાં ઘણા બધા અલ્ગોરિધમ કે જે ત્યાં બહાર છે જેમ કે ડિસિઝન ટ્રીઝ રેન્ડમ ફોરેસ્ટસ સપોર્ટ વેક્ટર મશીનો કર્નલ ટ્રિક્સ અને તેથી વધુ તેથી આપણે વધુ જટિલ અથવા વધુ જટિલ મશીન લર્નિંગ સમસ્યાઓ માટે ઘણા જાણીતા અને વપરાયેલા અલ્ગોરીધમ લિસ્ટ કર્યા છે તેથી એકવાર તમે આ અભ્યાસક્રમમાં શીખવવામાં આવતા મટીરીયલમાં માસ્ટર કરી લો છો તો પછીનું લોજીકલ પગલુ એ હોય શકે તે આ ગાણિતીક નિયમો શીખવાનું છે અને આ અલ્ગોરિધમ્સ કેમ કામ કરે છે તે રીતે શા માટે કામ કરે છે તેનો સારો ખ્યાલ મેળવવા માટે તમે આ અલ્ગોરિધમ્સ અંતર્ગત રહેલી ધારણાઓને સમજવાની સમાન કલ્પનાનો ઉપયોગ કરી શકશો અને લર્નિંગનો નિયમ શું છે અને કેમ તે કામ કરે છે તેના સંદર્ભમાં આ અલ્ગોરિધમની તકનીકી વિગતો પણ સમજી શકાશે તેથી ડેટા સાયન્સ એ ખૂબ વિશાળ ક્ષેત્ર છે સ્વાભાવિક રીતે આ ક્ષેત્રની આજુબાજુ ઘણી બધી રુચિ છે અને આપણે આગળ જતા આગામી થોડા વર્ષો માં તે હજી વધુ મહત્ત્વપૂર્ણ બનશે કારણ કે વધુ ડેટા ઉત્પન્ન થવાનો છે અને વ્યક્તિ ગણતરીની શક્તિ માટે પણ વધુ વધારો થશે તેવી અપેક્ષા રખાશે અને ગણિત અને અલ્ગોરિધમની વિગતો ઘણા સંશોધનકારો દ્વારા સાબિત કરવામાં આવી રહી છે તેથી આગામી થોડા વર્ષોમાં આનાથી પણ વધુ સારી રીતે અલ્ગોરિધમ આવે તેવી અપેક્ષા રખાશે તેથી આ બધા પરિબળોનું મિશ્રણ તેને મહત્વનું બનાવે છે કે દરેકને ડેટા સાયન્સની કેટલીક મૂળભૂત સમજ હોવી જોઈએ અને જે લોકોને ખરેખર આ ક્ષેત્રમાં રસ છે તે અહીં લિસ્ટ કરેલી તકનીકોની ઊંડાણપૂર્વકની સમજ હોવી જોઈએ અને જેથી તમે વાસ્તવિક જીવનમાં વધુ મૂલ્ય ધરાવતી ઘણી વધુ જટિલ સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ બનો છો તેથી ખુશી સાથે શીખતા રહો અને આશા છે કે આ કોર્સ ઉપયોગી હતો